તેથી ચાલો જોઈએ કે આપણે તેના માટે કયા મૂલ્યો સેટ કરી શકીએ છીએ તેથી હવે આપણે વાસ્તવિક છે તેથી હવે આપણે તે જોવા જઈ રહ્યા છીએ કે જેને પરફેક્ટલી મેચ્ડ ઇન્ટરફેસ કહેવામાં આવે છે આપણું શું હતુંઅને તેથી આપણે તેને આ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું આ તે પહેલાની કેટલીક સ્લાઇડ્સમાં હતું યાદ રાખો કે આ પ્રેરણા શું હતું આપણે તમને બતાવી શકીએ કે અહીં ફરી એકવાર સમીકરણ 2 જે એલીપ્સોઇડ મળ્યો બરાબર તેથી અને આ છે તેથી હું ફક્ત તમારી અનુકૂળતા માટે અને આ ફરીથી લખી રહ્યો છું અને આ શું છે જે બનશે તેથી આ k સામાન્ય છે તેથી આપણે ફક્ત આને ધ્યાનમાં રાખીશું કારણ કે ત્યાં 2 ક્ષેત્રો ના અને વિવિધ મૂલ્યો છે ઓકે તેથી મારે તબ્બકાઓને

આપણે આને પરફેકટલી મેચ્ડ કહી રહ્યા છીએ પરફેક્ટ મેચ્ડ એટલે શું આપણે લીધી છે તે આપણી પસંદગી છે આપણે જે ચલોની સંખ્યા ઘટાડવા માટે લઈએ છીએ તેથી આ ફક્ત શું છે તેથી કે તમે મૂંઝવણમાં ન આવશો કે આ અને અહીં શું છે શું તેઓ કોઈપણ ભૌતિક કોણને અનુરૂપ છે તેઓ કહેતા હતા કે મારો મતલબ છે કે દરેક જગ્યાએ સરળ કેસ લો જે તમારી ફ્રી સ્પેસ છે તેથી જો મારી પાસે Z અક્ષ સાથે કોણ થીતા વચ્ચે તરંગ સદિશ આપે છે હવે પ્રદેશ I અને પ્રદેશ II ના તરંગો શું એક જ ખૂણા પર ટ્રાવેલિંગ કરશે ના બરાબર તેથી મારી પાસે છે તેથી જ મેં ને પ્રદેશ 1 માં અને ને પ્રદેશ II માં મુક્યા છે તેથી ચોક્કસ મૂલ્યો શું છે તેનામાં પ્રવેશ કરી રહ્યો નથી કારણ કે તે મહત્વપૂર્ણ નથી ઓકે તેથી આ પ્રથમ કંડીશન છે બીજી કંડીશન તે મને શું આપશે તેથી શા માટે આ વસ્તુને પરફેક્ટલી મેચ્ડ ઇન્ટરફેસ છે તેથી પરફેકટલી મેચ્ડ એટલે આ વસ્તુઓ જે આપણે થોડી સ્લાઇડ્સ પહેલા વ્યાખ્યાયિત કરી છે પરંતુ પરફેક્ટલી મેચ્ડ ઇન્ટરફેસ શું છે જો તમને ફેન્સી PMI વિશે કંઇ ખબર ન હોય અને મેં તમને કહ્યું કે ઇન્ટરફેસ એ પરફેકટલી મેચ્ડ છે તો તમે શું વિચારશો ઈમ્પેડંસ મેચ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો શું છે ચાલો આપણે કરીશું તેથી શું આ સમીકરણોને તેઓ વધુ સરળ બનાવે છે

આગળ કોઈ વસ્તુ કે આપણે કરી શકીએ તો આપણું લક્ષ્ય શું છે આપણું લક્ષ્ય એ છે કે PMI નું લક્ષ્ય શું છે આપણે આ બધા કેમ કરી રહ્યા છીએ વિદ્યાર્થી R0 R0 બરાબર જો હું ફિક્સ કરું તો તેનો અર્થ એ નથી કે ત્યાં કોઈ ઇન્ટરફેસ નથી જો ત્યાં ઇન્ટરફેસ ન હોય તો R 0 થશે વિદ્યાર્થી હા બરાબર છે આપણે તે જોવું પડશે બરાબર પણ યાદ છે મારો અર્થ એ છે કે હવે આપણે કોઈ નોન ફીઝીકલ કર્યો છે તેથી તે સ્પષ્ટ નથી કે આ ખાતરી કરવા માટે પૂરતું છે કે આ પરાવર્તન સહગુણાંક 0 છે ઓકે વિદ્યાર્થી મટીરીયલ્સના ગુણધર્મો બદલાય ગયા છે મટીરીયલ્સ e's અને h's ના નાના મુલ્યોના દ્વારા બદલાય ગયા છે વિદ્યાર્થી તેથી ત્યાં એક ઇન્ટરફેસ છે હા ત્યાં એક ઇન્ટરફેસ કર્યા છે